હવે આપણે બૌદ્ધિક સંપત્તિના અધિકારોનો બૌદ્ધિક ભાગ લઈએ જ્યારે આપણે બૌદ્ધિકનો અર્થ લઇએ છીએ ત્યારે આપણે તે બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે આપણી બુદ્ધિમાંથી બહાર આવે છે ઉદાહરણ તરીકે ઉત્પાદનો કે જે આપણી બુદ્ધિમાંથી બહાર આવે છે બૌદ્ધિક હોવા દ્વારા આપણે વસ્તુઓ વિચારવાની અને સમજવાની આપણી ક્ષમતાનો ઉલ્લેખ કર્યો છે કેટલીકવાર આ વસ્તુઓ જટિલ હોય છે તેથી તે વિચારોને વિચારવાની અને સમજવાની ક્ષમતા છે જેમાંથી કેટલાક વિચારો જટિલ હોઈ શકે છે તેથી એક વિચાર એ એવું કંઈક છે જે માનસિક પ્રયત્નોથી બહાર આવે છે આપણે એમ પણ કહી શકીએ કે એક વિચાર એ એક સાવચેતીપૂર્વકની વિચારસરણીનું ઉત્પાદન છે હવે આ બધી વસ્તુઓ સર્જનાત્મકતા તે મનુષ્યમાં સહજ હોય છે સર્જનાત્મકતા એ બૌદ્ધિક પ્રયત્નોથી બહાર આવે છે અને વિચાર જે સતત વિચારસરણી અથવા સાવચેતીપૂર્વક વિચારથી આવે છે આ વસ્તુઓ જેને આપણે બૌદ્ધિક સંપત્તિ અધિકારોના સંદર્ભમાં બૌદ્ધિક તરીકે ઓળખીએ છીએ બૌદ્ધિક સંપત્તિ અધિકારો વસ્તુઓના પાત્રનું વર્ણનાત્મક છે જેને તે સુરક્ષિત કરે છે દાખલા તરીકે જ્યારે આપણે કહીએ કે પેટન્ટ શોધને સુરક્ષિત કરે છે બૌદ્ધિક સંપત્તિના અધિકાર કે જે પેટન્ટ છે તે બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરે છે કે જે શોધ છે આપણે શોધને કંઈક એવી વસ્તુ તરીકે સંદર્ભિત કરીએ છીએ જે સર્જનાત્મક માનવ શ્રમમાંથી બહાર આવે છે અને શોધ તે સંમિશ્ર શોધ જેવી હોઈ શકે છે પરંતુ તેમ છતાં તે બુદ્ધિના ઉત્પાદન તરીકે આભારી છે હવે આપણે બૌદ્ધિક સંપત્તિને કેવી રીતે પ્રગટ કરી શકાય તે સમજવાની જરૂર છે સુથાર ખુરશી બનાવતો હોવાનો દાખલો આપણી પાસે હોઈ શકે હવે જો તમે કોઈ સુથારની કલ્પના કરો કે જે લાકડામાંથી ખુરશી બનાવે છે તો તે લાકડાને નરમ પાડે છે તેમને ટુકડાઓમાં કાપી નાખે છે પછી તે તેમને ગોઠવે છે અને તે કોઈ રેખાચિત્ર વિના પણ એક સંપૂર્ણ ખુરશી બનાવી શકે છે કાગળ પર પેન ચલાવ્યા વગર અથવા તો બીજાને એવું પણ ન લાગે કે તેમનામાંથી કોઈક પ્રકારનો બૌદ્ધિક પ્રયત્ન બહાર આવી રહ્યો છે સુથાર ખરેખર ખુરશી બનાવતો હોઈ ત્યારે વ્યક્તિને શું જોવા મળે છે તે હકીકત કે તે માનવ શ્રમમાં સામેલ છે જેને આપણે શારીરિક શ્રમ કહીએ છીએ માનસિક શ્રમ ત્યાં હોવા છતાં તે સમજાય તેવું નથી પરંતુ ઉત્પાદનના અંતે જ્યારે ઉત્પાદન પૂર્ણ થાય છે ત્યારે તમે એક સુંદર રચના કરાયેલ ખુરશી જોશો જ્યાં તમે જે માનસિક પ્રયત્નો કર્યા હતા તે સમજી શકશો નહીં પરંતુ તમે જ્યારે તેને જોઈ રહ્યાં હતા ત્યારે તમે તેમણે જે શારીરિક પ્રયત્નો કર્યા તે તપાસવામાં સક્ષમ હતા બૌદ્ધિક એ માનસિક તત્વને આવરી લે છે અને તે માનસિક શ્રમમાંથી આવતી કુશળતાને પણ આવરી લેશે શારીરિક અને માનસિક તત્વને અલગ પાડવું હંમેશા મુશ્કેલ છે કારણ કે જ્યારે સુથારના હાથમાંથી કોઈ વિશિષ્ટ ચાલ અથવા કોઈ કુશળતા આવે છે ત્યાં અમુક શારીરિક કુશળતા અને માનસિક કુશળતાનું સંયોજન હોય છે તેથી આપણા માટે શારીરિક ભાગને માનસિક ભાગથી કાપવું અને અલગ કહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે આપણે સુથારને શારિરીક પ્રયત્નો અને શારીરિક શ્રમનો ઉપયોગ કરતા જોયો આપણે તે ખુરશીની કલ્પના કરવામાં અને ખુરશીને એકસાથે મૂકવામાં જે પ્રક્રિયા તેના મગજમાં ગઈ હતી તે જોવા સક્ષમ ન હતા એ જ રીતે જ્યારે આપણે કોઈ લેખકને કોઈ પુસ્તક લખતા જોતા હોઈએ છીએ ત્યારે આપણે તેમાં જે કાંઈ જોતા હોઈએ છીએ તે કાગળ પર લખેલું છે અને પુસ્તક ન બને ત્યાં સુધી તમે દિવસો અને દિવસો એક સાથે મહેનત કરતા જોશો આ સાઇટ જે આપણે જોઇએ છીએ તે કોણ છે તે ધ્યાનમાં લીધા વિના બધા લેખકો માટે સમાન હોઇ શકે તે કોઈ પાઠયપુસ્તકનો લેખક હોઈ શકે છે તે કોઈ બીજાને મોકલવામાં આવતા પત્રનો લેખક હોઈ શકે છે તે માસ્ટરપીસmasterpieceકલાકૃતિનો લેખક હોઈ શકે છે પરંતુ માનસિક પ્રયત્નો આ બધાથી અલગ છે અને તે જુદા છે અને જે ગુણવત્તા બહાર આવે છે તે પણ અલગ છે તેથી બૌદ્ધિક દ્વારા આપણો અર્થ એ છે કે આપણે માનસિક પ્રયત્નો અથવા સર્જનાત્મક પ્રયત્નો જોઈ રહ્યા છીએ જે શારીરિક અને માનસિક કુશળતાનું સંયોજન હોઈ શકે છે જો તમારે તેને યોગ્ય રીતે મુકવાની જરૂર હોય તો આપણે તે ભાગને શોધી રહ્યા છીએ જે મનુષ્ય માટે વિશેષ છે તેથી જ્યારે પણ આપણે ઉત્પન્ન થતી સંપત્તિ અને બૌદ્ધિક પ્રયત્નો વિશે વાત કરીએ છીએ ત્યારે તે આ તાકાત છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ દાખલા તરીકે કોઈ કલાકાર અથવા દરજી એક ભરતકામના કપડા બનાવવા માટે રંગીન દોરાઓનો ઉપયોગ કરે છે અને આજ સીવણ મશીન દ્વારા પણ કરી શકાય છે તેથી આપણે સીવીંગ મશીનનું કામ બૌદ્ધિક સંપત્તિ તરીકે કહી રહ્યા નથી કારણ કે સીવણ મશીનોની રચનામાં પહેલાં જ બૌદ્ધિક સંપત્તિ ખુબ વપરાઈ છે જે રંગીન દોરાઓનો ઉપયોગ કરીને કપડા પર આ જટિલ ડિઝાઇન કરવા માટે સક્ષમ હતી જ્યારે દરજીએ તે કર્યું અથવા તે વ્યક્તિ કે જેણે ખરેખર કપડા પર ડિઝાઇનના ભાગ પર ભરતકામ કર્યુ છે આપણે કહીશું કે તેમાં બૌદ્ધિક પ્રયાસ શામેલ છે તેથી આપણે બૌદ્ધિકને એવી વસ્તુ તરીકે ઓળખીએ છીએ કે જે મનુષ્યમાંથી આવે છે અને તે મશીનમાંથી આવતી નથી આપણે બૌદ્ધિકને એવી વસ્તુ તરીકે પણ અલગ પાડીએ છીએ જે મનુષ્ય માટે વિશિષ્ટ છે અન્ય માટે નહીં